પેરેલલ સેલ્સના કિસ્સામાં પણ સીન્કીંગની સમસ્યા સોર્સિંગનો મુદ્દો છે જેની આપણે સિરીઝ જોડાણ કેસમાં ચર્ચા કરી છે એ પોઈન્ટની નજીક IV કેરેક્ટરીસ્ટિકસ જુઓ જ્યાં પેરેલલ સિસ્ટમનું Voc મળે છે આપણે જોઈએ છીએ કે સેલ 2 જે બંને સેલ્સમાં વીક છે એ સિંક તરીકે કાર્ય કરે છે અને તેથી પાવર વ્યય થવાથી ગરમ થાય છે અને કાર્યક્ષમતા પણ બગડશે સેલ્સને સુરક્ષિત રાખવા માટે આપણે ડાયોડની યોગ્ય રીતે રજૂઆત કરવાની જરૂર છે જેમ કે આપણે સેલ્સનાં સિરીઝ જોડાણ માટે કર્યું છે તે માટે ચાલો IV કેરેક્ટરીસ્ટિકસ પર પાછા જઈએ અને આ ભાગમાં થોડુ વધુ વિગતવાર જોઈએ ચાલો આને ઝૂમ કરીએ અને અહીં power verse v કર્વ દોરીએ તેથી ચાલો આપણે આ પોઇન્ટ સુધી દોરીએ કારણ કે આપણે જોયું કે PV સોર્સ2 સોર્સિંગ છે વધુ તે ચોથા ક્વોદરન્ટમાં જાય છે આ રીતે અને તે નેગેટીવ પાવર બતાવે છે એટલે કે સિન્કીંગ મેં જે ભાગને અહીં શેડમાં બતાવ્યો તે ભાગમાં પાવર નેગેટીવ છે અને આ તે ક્ષેત્ર છે જે દરમ્યાન PV સેલ 2 ડીસીપેટીન્ગ છે એક રઝિસ્ટરની જેમ વર્તે છે હવે આપણે આને કેવી રીતે દૂર કરશું તેથી આને દૂર કરવા માટે આપણે નેગેટીવ કરંટ ને વહેવા દેવો જોઈએ નહીં તે માટે આપણે દરેક સેલ્સની સિરીઝ માં આ રીતે ડાયોડ મૂકીએ છીએ તેથી આપણે ત્યાં એક ડાયોડ મૂક્યો અહીં બતાવ્યા પ્રમાણે અને એક ડાયોડ અહી મુક્યો છે હવે જ્યારે તમે આ ડાયોડ મૂકશો આ પ્રોટેક્શન ડાયોડ અહીં તમારી પાસે કોઈપણ પેનલ્સમાં નેગેટીવ કરંટ વહેશે નહીં તેથી ડાયોડની હાજરીને કારણે આ નહીં થાય તેથી આ ડાયોડ પ્રોટેક્શન તરીકે કાર્ય કરશે એકવાર તમે આ ડાયોડ મૂક્યા પછી કેરેક્ટરીસ્ટિકસમાં થોડો ફેરફાર થશે એકંદર પેરેલલ સિસ્ટમ માટે IV કેરેક્ટરીસ્ટિકસ પ્રોટેક્શન ડાયોડ વિનાની આ રીતે હતી જે ક્ષણે પ્રોટેક્શન ડાયોડ રજૂ કરવામાં આવે છે ત્યાં કોઈ નેગેટીવ કરંટ રહેતો નથી અને તેથી જ્યારે આ ક્ષેત્ર દરમ્યાન કોઈ નેગેટીવ કરંટ રહેતો નથી બધો કરંટ લોડને સેલ1 દ્વારા આપવામાં આવે છે તેથી જેનો અર્થ છે કે આપણે પ્રોટેક્શન ડાયોડ મૂક્યા પછી તે સિરીઝના કિસ્સાની જેમ સેલ 1 કેરેક્ટરીસ્ટિકસનું પાલન કરશે તેથી જ્યારે પ્રોટેક્શન ડાયોડ મૂકવામાં આવશે ત્યારે આપણે તે ઓપરેટીંગ પોઇન્ટ પછી જોશું જ્યારે Voc2 પહોંચી જાય છે PVસેલ 2 નો કરંટ 0 બની જાય છે તે 0 રહેવાનું ચાલુ રાખશે અને તે સમય દરમિયાન ઓપરેટિંગ પોઇન્ટ આ રીતે PV સેલ 1 જેવી IV કેરેક્ટરીસ્ટિકસને અનુસરશે તેથી આ સેલના પેરેલલ કોમ્બિનેશનમાં સિરીઝ પ્રોટેક્શન ડાયોડ સાથેની સંપૂર્ણ IV કેરેક્ટરીસ્ટિકસ હશે તેથી અહીં તમે પેરેલલમાં જોડાયેલા બે PV સેલ્સ PVસેલ 1 PV સેલ 2 લોડ R0 સાથે જોશો તમારી પાસે અહીં પ્રોટેક્શન ડાયોડસ છે જે PVસેલમાંથી પસાર થતા કરંટને સાચવે છે હવે અહીં પણ સિરીઝના કિસ્સાની જેમ આપણે એક PNજંકશન માટે એક ડાયોડ રાખી શકીએ તેમ નથી તે ખૂબ ખર્ચાળ બનશે અને આગળ તેઓ આદર્શ ડાયોડ્સ હોવા જોઈએ અને તેથી આપણે જૂથ અથવા સેલ્સ ના ક્લસ્ટર માટે જે મોડ્યુલ માટે પ્રોટેક્શન ડાયોડસ મુક્યા છે તેથી જો આપણે આ સિંગલ સેલ ને મોડ્યુલ દ્વારા બદલીએ તો તમારી પાસે આના જેવું વ્યવહારુ સમાધાન હશે તેથી એક જ PV જંકશન કરતા PV સેલ્સના જૂથનું પ્રતિનિધિત્વ કરતું મોડ્યુલ જંકશન વધારે વોલ્ટેજ અને કરંટ ધરાવે છે તેથી અહીં તમે જુઓ છો કે તમારી પાસે બે મોડ્યુલો છે મોડ્યુલ 1 અને મોડ્યુલ 2 દરેક મોડ્યુલ પેરેલલમાં ઘણા PV સેલ્સ ધરાવે છે આ મોડ્યુલ 2 પણ પેરેલલમાં ઘણા PV સેલ્સ ધરાવે છે અને મોડ્યુલો ડાયોડ્સથી સુરક્ષિત છે જેથી તમારી પાસે PV મોડ્યુલમાં વહેતો રીવર્સ કરંટ નથી તેથી આ રીતે તમે પેરેલલ PV મોડ્યુલોને કનેક્ટ કરો છો અને તેમને સુરક્ષિત પણ કરો છો